આ લેશનમાં આપણે રેઝિસ્ટિવ નેટવર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે હવે ચાલો આપણે ઉદાહરણો પર પાછા જઈએ જેના માટે આપણે બે પોર્ટ પેરામિટર માટે બધાનું મૂલ્યાંકન કર્યું તેથી આપણે જે સર્કિટ જે y12 અને y21 છે તે એકબીજાની સમાન છે એ જ રીતે z12 અને z21 એકબીજાની સમાન છે અને જો તમે અન્ય બે પેરામિટર જુઓ તો h12 અને h21 બરાબર નથી પરંતુ h21 એ h21 બરાબર છે એ જ રીતે g12 એ g21 બરાબર છે z12 એ z21 y12 એ y21 h12 એ h21 અને g12 એ g21 છે તેથી પેરામીટર 1 2 અને પેરામીટર 2 1 વચ્ચે કેટલાક સંબંધ હોવાનું જણાય છે એટલે કે પોર્ટ 1 થી પોર્ટ 2 અને પોર્ટ 2 થી પોર્ટ 1 સુધીના પ્રસારણ વચ્ચે તો હવે પ્રશ્ન એ છે કે શું આ માત્ર એક સંયોગ છે અલબત્ત z11 અને z22 માટે આવા કોઈ સંબંધ નથી તેઓ આર્બિટરી હોઈ શકે છે અહીં પણ તેઓ એકબીજાથી તદ્દન અલગ છે હવે પેરામીટર 1 2 1 2 1 વચ્ચેનો આ સંબંધ શું તે એક સંયોગ છે કે તે નેટવર્કની કેટલીક વિશેષ પોર્પર્ટિ છે અથવા ખાતરી કરવા માટે આપણે એવા નેટવર્ક્સ પણ જોયા છે કે જેના માટે મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે તે પોર્પર્ટિ સાચી નથી દાખલા તરીકે આ બીજું સર્કિટ છે અને આ કિસ્સામાં ચોક્કસપણે y11 એ y12 ની બરાબર નથી અને z11 એ z12 ની બરાબર નથી અને તેથી ફોર્વર્ડ તેથી તેમની પાસે કેટલીક સંખ્યાઓ છે જે જરૂરી નથી કે એકબીજાની સમાન હોય તેથી આ કિસ્સામાં ફોર્વર્ડ ના ભાગરૂપે તમે અન્ય નેટવર્ક્સના બે પોર્ટ પેરામિટર માટે હલ કરી શક્યા હોત જેમાં ફક્ત રેઝિસ્ટરનો સમાવેશ થાય છે આ નેટવર્ક અને બીજા જે આપણે જોયું તે વચ્ચેનો તફાવત એ છે કે આ સર્કિટમાં કંટ્રોલ સોર્સ શામેલ છે જ્યારે આ એક નથી તો હવે પ્રશ્ન એ છે કે આ સંયોગ છે કે રેઝિસ્ટિવ નેટવર્ક્સની આ કેટલીક વિશેષ પોર્પર્ટિ છે તે બહાર આવ્યું છે કે તમામ રેઝિસ્ટિવ નેટવર્ક્સ પાસે આ પોર્પર્ટિ છે તમે આ માત્ર આમાંથી જ નહીં પણ અન્ય પ્રોબ્લેમ માંથી પણ જોયું હશે જે આપણે હલ કર્યું છે અને તે બહાર આવ્યું છે આ રેસિપ્રોસિટિ તરીકે ઓળખાય છે એટલે કે જો તમારી પાસે પ્યોર રેઝિસ્ટિવ ટુ પોર્ટ નેટવર્ક છે તો ફોરવર્ડ ટ્રાન્સમિશન અને રિવર્સ ટ્રાન્સમિશન નજીકથી સંબંધિત છે જો તમે તેમને y અથવા z પેરામિટર ની દ્રષ્ટિએ વર્ણવો છો તો તે એકબીજાની સમાન છે અને પછી g અથવા h પેરામિટર તેઓ એકબીજાથી નેગેટિવ છે તેથી પાછળથી આ યુનિટ માં આપણે રેસિપ્રોસિટિ થિયોરમ સાબિત કરવા જઈશું તેથી હવે હું ફક્ત તે જણાવું છું હવે અહીં મેં વિવિધ પેરામિટર સમૂહો વચ્ચેના સંબંધને ટેબ્યુલેટ કર્યો છે તેથી મેં પેરામિટર 1 1 1 2 2 1 અને 2 2 લિસ્ટ કર્યા છે અને મેં મારા પ્રાઈમરી પ્રતિનિધિત્વ સાધન તરીકે z પેરામિટર લીધા છે અને z પેરામિટર ની દ્રષ્ટિએ મેં અન્ય તમામ બે પોર્ટ પેરામિટર ને રજૂ કર્યા છે દાખલા તરીકે જો તમે y11 ને જુઓ તો તમે 2 બાય 2 મેટ્રિક્સને ઉલટાવીને આ કરી શકો છો y11 એ z22 દ્વારા બહાર આવે છે આ ∆ z નો અર્થ z પેરામિટર મેટ્રિક્સનો નિર્ધારક છે એ જ રીતે y12 એ z12 બાય Δ ∆ z દ્વારા બહાર આવે છે y21 એ z21 બાય ∆ z છે અને y22 એ z11 બાય ∆z છે હવે મુદ્દો એ છે કે તમે સ્પષ્ટપણે જોશો કે જો z12 z21 તો y12 પણ y21 ની બરાબર હશે હવે એવું નથી કે સર્કિટ z પેરામિટર માં રેસિપ્રોકલ છે પરંતુ y પેરામિટરમાં નથી અથવા અન્ય પેરામિટર એ જ રીતે h પેરામિટર માટે આ એક્સપ્રેશન છે હવે હું ફક્ત h12 અને h21 પર નજર કરીશ h12 એ z12 બાય z22 અને h21 એ z21 બાય z22 છે તેથી સ્પષ્ટપણે જો z12 એ z21 ની બરાબર થાય તો h12 એ h21 હશે તેથી એ h પેરામિટર ની દ્રષ્ટિએ રેસિપ્રોસિટી ની સ્થિતિ છે એ જ રીતે જો તમે g પેરામિટર જુઓ g12 એ z12 બાય z11 અને g21 એ z21 બાય z11 છે જો z12 z21 તો સ્પષ્ટપણે g12 એ g21 હશે તેથી હું અહીં જે નિર્દેશ કરવાનો પ્રયાસ કરું છું તે એ છે કે રેસિપ્રોસિટિ એ નેટવર્કની પોર્પર્ટિ છે તમે નેટવર્કનું વર્ણન કરવા માટે કયા પેરામિટર પસંદ કરો છો તેનાથી તે સંબંધિત નથી તેથી રેસિપ્રોસિટિ એ બે પોર્ટ નેટવર્કના ફોરવર્ડ પેરામીટર અને રિવર્સ પેરામીટર વચ્ચેના કેટલાક ખાસ સંબંધોનો સંદર્ભ આપે છે અને તે સારું છે એટલે કે બે પોર્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે તમે કયા પેરામીટર સેટને પસંદ કરો છો તે ધ્યાનમાં લીધા વગર રેસિપ્રોસિટિ સારી રહે છે તેથી સ્પષ્ટપણે આ સંબંધોમાંથી z12 બરાબર z21 સૂચવે છે કે y12 બરાબર y21 અથવા h12 એ h21 બરાબર છે અથવા g12 એ g21 સમાન છે શું આ બરાબર છે આ ખૂબ જ ઉપયોગી સંબંધો પણ સાબિત થાય છે કારણ કે ઘણી વખત તેઓ ચોક્કસ પ્રકારના સર્કિટના અમુક પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટે તમને જબરદસ્ત શોર્ટ કટ આપે છે હવે એક વધુ બાબત જે હું નિર્દેશ કરવા માંગુ છું તે એ છે કે ફરી કહેવા દો કે z12 એ 0 થયો એટલે કે z પેરામિટર માં કોઈ રિવર્સ ટ્રાન્સમિશન નથી પછી તેનો અર્થ એ છે કે રિવર્સ ટ્રાન્સમિશન પેરામીટર જે તમે y12 h12 અને g12 પસંદ કરો છો તે બધા 0 હશે અને આવા નેટવર્ક જ્યાં રિવર્સ ટ્રાન્સમિશન પેરામીટર 0 છે તેને યુનિલેટરલ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે જો ફોરવર્ડ પેરામિટર એ z પેરામિટર માં 0 છે એટલે કે જો z21 એ 0 છે તો ફોર્વર્ડ નું પેરામિટર y21 h21 અથવા g21 પણ 0 હશે તેથી આ ગુણધર્મો યુનિલેટરલ અથવા રેસિપ્રોકલ હોવા માત્ર નેટવર્કની પોર્પર્ટિ છે અને નેટવર્કનું વર્ણન કરવા માટે તમે કયા પેરામીટર સેટને પસંદ કરો છો તે ધ્યાનમાં લીધા વગર તે સારી રહેશે એક રેસિપ્રોકલ નેટવર્ક રેસિપ્રોકલ બે પોર્ટ નેટવર્કનો અર્થ એ છે કે ફોર્વર્ડ અને રિવર્સ પેરામિટર સમાન છે અને જો તમે z અને y પેરામિટર અથવા g અને h પેરામિટર માટે ઇક્વિવેલન્ટ અને વિરુદ્ધ પસંદ કરો છો હવે યુનિલેટરલ નેટવર્ક આ છે જ્યારે ચાલો કહીએ કે ક્યાં તો ફોર્વર્ડ નું પેરામિટર 0 છે આનો અર્થ એ છે કે પોર્ટ 2 થી પોર્ટ 1 પર કંટ્રોલ છે પરંતુ પોર્ટ 1 થી પોર્ટ 2 પર નથી અથવા રિવર્સ પેરામિટર 0 છે જેનો અર્થ છે કે પોર્ટ 1 થી પોર્ટ 2 પર કંટ્રોલ છે અને પોર્ટ 2 થી પોર્ટ 1 પર નથી અલબત્ત જો આ બંને 0 હોય તો ફોર્વર્ડ અને રિવર્સ બંને પેરામિટર 0 હોય તેનો અર્થ એ કે પોર્ટ 1 અને પોર્ટ 2 વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી તમારી પાસે બે અલગ અલગ સર્કિટ બે અલગ રેઝિસ્ટન્સ એક પોર્ટ 1 સાથે જોડાયેલ અને એક પોર્ટ 2 સાથે જોડાયેલ હોઈ શકે છે અલબત્ત આ બે પોર્ટ નેટવર્ક ખૂબ જ રસપ્રદ નથી કારણ કે જો બે પોર્ટ વચ્ચે કોઈ સંબંધ નથી તો તમે આખી વસ્તુને ફક્ત બે અલગ એક પોર્ટ નેટવર્ક તરીકે માની શકો છો તેથી મુખ્ય વસ્તુ જે હું અહીં ભાર આપવા માંગુ છું તે એ છે કે ત્યાં કેટલીક પોર્પર્ટિ છે જેને રેસિપ્રોસિટિ કહેવાય છે અને બીજી યુનિલેટરલ કહેવાય છે અને આ તમે કયા પેરામીટર સેટને પસંદ કરો છો તેનાથી સંબંધિત નથી તમે જે પસંદ કરો છો તે સમાન હોવા જોઈએ અને આપણે નોંધ્યું કે રેઝિસ્ટિવ નેટવર્ક્સ ફોર્વર્ડ અને રિવર્સ પેરામિટર વચ્ચે કેટલાક ખાસ સંબંધ ધરાવે છે તેઓ રેસિપ્રોકલ લાગે છે એટલે કે ફોરવર્ડ ટ્રાન્સમિશનની કિંમત રિવર્સ ટ્રાન્સમિશનની કિંમત મેં કહ્યું તેમ આપણે પસંદ કરેલા વિશિષ્ટ ઉદાહરણને કારણે તે માત્ર એક સંયોગ નથી તે રેઝિસ્ટિવ નેટવર્કની સામાન્ય પોર્પર્ટિ છે અને આપણે તેને આગામી લેશનમાં સાબિત કરવા જઈ રહ્યા છીએ